આગળ આપણે બીજા પ્રોગ્રામ પર ધ્યાન આપીશું જે બે સંખ્યા ના લીસ્ટ કોમન મલ્ટીપલ એટલે કે LCM ની ગણતરી કરે છે મેમરી એડ્રેસ માં 6000 અને 6001 H પર સ્ટોર કરેલ છે અને ત્યાં એઝંપશન છે કે નાની સંખ્યા 6000H માં છે તેથી તમે એ જુઓ કે શું સંખ્યાઓ x અને y છે પછી LCM શોધવા માટે આપણે x ને y વડે ડીવાઈડ કરવું પડશે અને જોવું પડશે કે y એ x વડે ડીવાઈડ થાય છે કે નહિ જો y ને x વડે ડીવાઈડ કરીએ તો x એ LCM છે અને જો તે નહીં થાય તો આપણે x ની નેક્સ્ટ પાવર તરીકે લેવું પડશે અને x એ મોટી સંખ્યા છે અને y નાની સંખ્યા છે આપણે x નો નેક્સ્ટ મલ્ટીપલ લેવો પડશે તે 2 x છે અને પછી ફરીથી તે જ એકસરસાઈઝ કરો અને પછી મારે એ જોવું પડશે કે આ 2 x એ y ને ડીવાઈડ કરે છે કે નહીં અને જો તે હોય તો પછી 2 x એ LCM છે અને જો તે ન હોય તો મારે 3 x સાથે પ્રયાસ કરવો પડશે આ રીતે મારે આગળ વધવું છે પરંતુ આપણે આ 1 x 2 x 3 x 4 x 5 x ના મલ્ટીપલ વધારીએ છીએ અને જે મલ્ટીપલ પર આપણને રીમેંન્ડર વગર આ ડીવીઝન મળ્યું છે તે બે સંખ્યાઓનો LCM છે આ સિદ્ધાંતનો ઉપયોગ LCM ના રૂટિન લખવા માટે કરવામાં આવશે આપણે તેને આ રીતે કરીશું પ્રથમ MOV DPTR6000 H છે આપણે DPTR 6000 H સાથે લોડ કર્યું છે હવે 6000 H પાસે નાની સંખ્યા છે MOVX ADPTR આ નાની સંખ્યાને રજિસ્ટર માં મૂવ કરશે પછી આપણે આ વેલ્યુ ને રજિસ્ટર R0 માં સેવ કરીશું MOV R0A આ R0 રજિસ્ટરમાં નાની સંખ્યાને સેવ કરવામાં આવશે ત્યાંથી આપણે તેને B રજિસ્ટરમાં મૂવ કરીએ છીએ તેને B રજિસ્ટરમાં મૂવ કરો જેથી B રજિસ્ટરમાં વેલ્યુ સ્ટોર થાય પછી આપણે નેક્સ્ટ નંબર મેળવવા માટે INC DPTR કરીએ છીએ અને આપણે આ DPTR પોઇન્ટર માં ઇન્ક્રીમેંટ કરીએ છીએ MOVX ADPTR તે રીતે હવે પછીનો મોટો નંબર રજિસ્ટરમાં ઉપલબ્ધ છે અને આપણે મોટી સંખ્યાને R2 માં મૂવ કરીએ છીએ MOV R2A તેથી તે મોટી સંખ્યાને A રજિસ્ટર R2 મૂવ કરે છે આગળ આપણે આ મોટી સંખ્યાને સ્ટેક માં સેવ કરીએ છીએ આપણે 0E0H ને પુશ કરીએ છીએ આ A રજિસ્ટર ને સ્ટેક ફાઈન માં સેવ કરશે પછી આપણે DIV AB કરીએ છીએ તે A ને B વડે ડીવાઈડ કરશે અને હવે આપણે તપાસવું પડશે કે આ રીમાઇન્ડર 0 છે કે નહીં તેથી B રજિસ્ટરમાં રીમાઇન્ડર ઉપલબ્ધ છે આપણે રીમાઇન્ડરને B રજિસ્ટરમાં મૂવ કરીએ છીએ અને જોઈએ છીએ કે વેલ્યુ 0 છે કે નહીં CJNE R10L2 આમ L2 માં અન્યથા જો પરિણામ 0 હોય તો મતલબ કે ડીવીઝન સફળ થયું છે તો રજીસ્ટરનું કન્ટેન્ટ ગમે તે હોય પરંતુ તે યોગ્ય LCM વેલ્યુ છે જેથી આપણે આ પોપ કરીને પાછા મેળવી શકીએ પોપ 0E0 H અને આપણે આગળની ઇન્સ્ટ્રકશન મેળવવા માટે એક પોપ કરીએ છીએ અને પછી SJMP પર તેનો અર્થ થાય છે આમ અંતમાં ટે પ્રોગ્રામ આપણા માટે આ રીતે પૂર્ણ થશે આપણને તે નંબર મળ્યો છે તમારે કંઈપણ કરવાની જરૂર નથી અન્યથા મારે A નો આગળનો મલ્ટીપલ મેળવવો પડશે હું R2 સાથે કરી શકું જેની પાસે A ની કોપી હતી આપણે A નો આગળનો મલ્ટીપલ મેળવવા માટે AR2 ઉમેરી શકીએ અને પછી આપણે ફક્ત આ પોઈન્ટ પર પાછા જંપ કરીએ છીએ આ પોઈન્ટને પુશ કરો આપણે SJMP L1 કહી શકીએ કે જ્યાં L1 આ એડ્રેસ છે તો આ આપણો L1 છે અને તે પૂર્ણ થઈ ગયું છે તો બાકીનું બીજું કંઈપણ જે તમે કરવા માંગો તો તમે તેને આ રીતે કરી શકો છો આ રીતે આપણે મલ્ટીપલ પાવર ને મોટી સંખ્યાના મલ્ટીપલને નાની સંખ્યા વડે ડીવાઈડ કરવાના સિદ્ધાંત નો ઉપયોગ કરી શકીએ છીએ અને રીમાઇન્ડર વિના જે પણ મલ્ટીપલ ડીવીઝન થાય છે તેથી તે 2 સંખ્યાઓનો LCM છે તમે આ વસ્તુ મેળવવા માટે આ પ્રોગ્રામ નો ઉપયોગ કરી શકો છો હવે આગળ આપણે બીજા પ્રોગ્રામને જોઈશું આ પ્રોગ્રામ એ અર્થમાં સરળ છે કે તે પોર્ટ 1 માંથી 8 બીટ પેટર્ન ને રીડ કરે છે અને જો સંખ્યા ઓડ હોય તો તેને પોર્ટ 2 પર આઉટપુટ કરે છે અને જો સંખ્યા ઇવન હોય તો તેને પોર્ટ 3 પર આઉટપુટ કરે છે આ ઓડ ને ઇવન ચેક રજીસ્ટરના LSB માં જોઈને કરી શકાય છે અથવા આપણે તેને ફક્ત કેરી દ્વારા મૂકી શકીએ છીએ જ્યારે પણ તમને આ પ્રકારનો પ્રોબ્લેમ હોય ત્યારે નોર્મલ સ્ટ્રેટેજી આના જેવી હોય છે જો આ રજીસ્ટર અથવા લોકેશન હોય કે જે આપણી પાસે છે તો તે કેરી માંથી પસાર થાય છે આ LSB છે તેથી LSB કેરીમાં જાય છે અને જો તમે 1 પોઝિશન થી જમણી બાજુએ શિફ્ટ કરો તો LSB કેરીમાં જાય છે આપણે પછી કેરી બીટ તપાસી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે પરિણામ ઇવન છે કે ઓડ છે જેથી તે ત્યાં હોઈ શકે આપણે જોઈ શકીએ કે LSB કાં તો 0 છે કે 1 આપણે તે રીતે તપાસીએ છીએ તેથી આપણે તેને અનુરૂપ પ્રોગ્રામ જોઈશું તે આના જેવો છે તો તે આ છે MOV A0FFh આ જરૂરી છે કારણ કે આપણે પોર્ટ 1 માંથી કન્ટેન્ટ રીડ કરવા માંગીએ છીએ તે માટે પોર્ટ 1 ને ઇનપુટ મોડ માં ગોઠવવું પડશે આ પ્રમાણે તે MOV A0FFX કરશે આપણે તેને પછી ઇનપુટ મોડમાં મૂકીશું MOV AP0 જ્યારે આપણે આ કરી રહ્યા છીએ ત્યારે પોર્ટ P0 પોર્ટ 1 પરથી રીડ કરશે આ P0 ન હોવું જોઈએ અને આ P1 હોવું જોઈએ આ P1 હોવું જોઈએ જેથી આપણે પોર્ટ 1 થી રીડ કરી રહ્યા છીએ પોર્ટ 1 રીડ ઇનપુટ મોડ માં ગોઠવેલ છે અને પછી પોર્ટનું કન્ટેન્ટ રીડ કરવાની જરૂર પડે તે પહેલાં આગળ વધે છે આ પોર્ટ 1 પર ઇનપુટ રીડ કરવાનું છે તેથી આ MOV P1A હોવું જોઈએ જેથી પોર્ટ 1 રીડ મોડ માં ગોઠવાયેલ હોય અને પછી હું MOV AP1 લખી શકું છું આ P1 પોર્ટના કન્ટેન્ટને રજિસ્ટરમાં વાંચી શકાશે આ સ્ટેટમેંટ P1 ને ઇનપુટ મોડમાં ગોઠવી રહ્યું છે આ કન્ફીગરેશન નો પાર્ટ છે અને આ 1 એ પોર્ટ P1 ને રીડ કરી રહ્યું છે પોર્ટ P1 ને A માં રીડ કરવું જોકે સ્ટેટમેંટ સમાન છે પરંતુ તેઓનો અર્થ અલગ છે અને પછી તે મારે જોવું પડશે કે રીડ કરેલ વેલ્યુ ઇવન છે કે ઓડ તે માટે આપણે જો કેરી હોય તો અત્યારે જ કેરી મારફતે રોટેશન કરીએ છીએ તેનો અર્થ એ કે સંખ્યા ઓડ હતી તેથી લેવલ L1 પર લઈ જાઓ અને અન્યથા મારી પાસે સંખ્યા ઇવન છે તે માટે પહેલા આ RLCA રીસ્ટોર કરો આ ખરેખર કેરીને રીસ્ટોર કરી રહ્યું છે આમ તે થઈ ગયું અને પછી આપણી પાસે MOV P30A હશે આ કિસ્સામાં જો તે ઓડ હોય તો આ RRC છે અહીં આ કેરી બીટ સેટ થશે તેથી તે L1 પર જમ્પ કરશે જો તે હોય તો પણ આ પોર્ટ P3 પર મૂવ કરવામાં આવે છે આ પોઈન્ટએ આપણે છીએ મતલબ કે સંખ્યા ઇવન હતી આપણે તેને ડાબે ફેરવીએ છીએ જેથી કેરી બીટ A રજિસ્ટરના LSB પર પાછું આવે અને પછી આપણે A ના કન્ટેન્ટને પોર્ટ P3 પર મૂવ કરીશું તેથી નંબર એ પોર્ટ P3 પર આઉટપુટ બને છે આપણે કહી શકીએ કે આખી પ્રક્રિયા ફરીથી શરૂ થશે જો તે કંટીન્યુઅસ પ્રક્રિયા હોય તો આપણે તેને આ રીતે કરી શકીએ છીએ તે આ પોઈન્ટ થી શરૂ થઈ શકે છે હું આ પોઈન્ટ પર ફરીથી A રજિસ્ટર માં પોર્ટ P1 ને રીડ કરવાનું શરૂ કરી શકું છું અને આ પોઈન્ટ L1 છે અહીં આપણે શું કરીએ છીએ L1 માં આપણે કેરી દ્વારા રજિસ્ટર વડે ડાબી બાજુની કેરી ફેરવીએ છીએ અને પછી આપણે P2A ને મૂવ કરીએ છીએ આઉટપુટ પોર્ટ P2 પર મોકલવામાં આવે છે અને પછી SJMP શરૂ થાય છે તે આપણને આ પોઈન્ટ પર પાછા લઈ જશે જો સંખ્યા ઇવન હોય તો તે ફરીથી પોર્ટ P1 ને સ્કેન કરવાનું ચાલુ રાખશે અને જો સંખ્યા ઓડ હશે તો તેને પોર્ટ P2 પર મોકલવામાં આવશે પછી જો સંખ્યા ઇવન હશે તો તેને પોર્ટ P3 પર મોકલવામાં આવશે અને જો સંખ્યા ઓડ હશે તો તેને પોર્ટ P2 પર મોકલવામાં આવશે આમ તે આ રીતે થાય છે તે પ્રોગ્રામ આગળ ચાલુ રહેશે હવે આપણે બીજા પ્રોગ્રામને જોઈશું

જ્યાં આપણે એક્યુમલેટર A ના પોર્ટ 1 ના LSB ના આઉટપુટ બીટ 3 પર કોડ ફ્રેગમેન્ટ લખીશું પોર્ટ 1 ના આ સીગ્નીફીકંટ બીટ અને પછી પોર્ટ 1 ના MSB ને રીડ કરીશું અને એક્યુમલેટરના LSB ને બીટ રેટ જેવો જ સેટ કરીશું તેથી પોર્ટ 1 થી આપણે બીટ 3 પણ રીડ કરીએ છીએ અને એક્યુમલેટરના બીટ 3 માંથી પોર્ટ 1 ના LSB પર મૂકવામાં આવશે પછી પોર્ટ 1 નું MSB રીડ કરવામાં આવશે અને જેવી રીતે બીટ રીડ કરીશું તેમ એક્યુમલેટરનું LSB સેટ કરવામાં આવશે તેથી અન્ય બિટ્સ અપ્રભાવિત રહેવા જોઈએ આપણે જાણીશું કે આ વસ્તુ કેવી રીતે કરવી જેથી આપણે આ રીતે પ્રોગ્રામ લખી શકીએ

આપણે આ બીટ A 3 ને તપાસીએ છીએ અને જો આ બીટ સેટ કરેલ હોય તો આપણે લેવલ L1 પર જઈએ છીએ પછી આપણે P1 0 ક્લીયર કરીએ છીએ અને પછી SJMP L2 કરીને પછી L1 માં જઈએ છીએ આ વાસ્તવમાં એક્યુમ્યુલેટર રજીસ્ટર નો બીટ નંબર 3 તપાસી રહ્યો છે અને તે કહે છે કે જો એક્યુમ્યુલેટર બીટ નંબર 3 સેટ કરેલ હોય તો મારે પોર્ટ 1 ના LSBમાં આઉટપુટ કરવું જોઈએ તેથી B માટે આ બીટ પોર્ટ 1 ના LSBમાં આઉટપુટ થવો જોઈએ જો આ બીટ સેટ ન હોય તો મેં અહીં જે સાચી રીતે કર્યું છે તે મેં 0 થી LSB અથવા પોર્ટ 1 નું આઉટપુટ કર્યું છે જો બીટ સેટ કરેલ હોય તો મારે પોર્ટ નંબર 1 પર A1 પોર્ટ બીટ 1 પોઈન્ટ 0 નું આઉટપુટ કરવું પડશે તેથી આ સેટ બીટ P1 0 એ કરી રહ્યો છે કે પછી L2 માં બીજો પાર્ટ કરવો પડશે ત્યાં મને તેવું લાગે છે કે આપણે આ સેટ બીટ અજમાવીએ તો આ પોર્ટ 1 7 અને આ MSB પોર્ટ 1 તે બીટને રીડ કરવું પડશે અને આપણે તેને એક્યુમલેટર ના LSB પર સેટ કરવું પડશે સૌ પ્રથમ પોર્ટ 1 નું આ MSB કે જે ઇનપુટ મોડ માં મૂકવું જોઈએ તે હેતુ માટે આપણે બીટ P1 7 સેટ કરીએ છીએ તેથી તે ચોક્કસ બીટને ઇનપુટ બીટ પછી JB P1 7 L 3 તરીકે ગોઠવી રહ્યા છીએ જો તે હવે આ JB હોય તો આ ચોક્કસ બીટ રીડ કરશે અને જો બીટ L3 હોય અને જો બીટ સેટ કરવામાં આવે તો તે L3 પર જંપ કરશે અન્યથા જો તે સેટ ન હોય તો હું બીટને ક્લીયર કરી શકું છું આ એક્યુમ્યુલેટર નું LSB છે આ એક્યુમ્યુલેટર રજિસ્ટરનું LSB છે તે અહીં કરવામાં આવે છે અને પછી SJMP L4 તે આ L4 પર જંપ કરશે અને આપણે ફક્ત L3 માં આપણે તે એક્યુમ્યુલેટર બીટને B પોઈન્ટ એ 0 તરીકે સેટ કરીએ છીએ અને આ આપણો L4 છે તે શું થઈ રહ્યું છે પ્રોબ્લેમ નું સ્ટેટમેંટ એ હતું કે પોર્ટ 1 નો આપણો બીટ 3 છે પોર્ટ 1 LSB છે તેથી પોર્ટ 1 0 બીટ આ એક્યુમ્યુલેટર બીટ તપાસવું જોઈએ અને પછી આ પોર્ટ 2 હોવું જોઈએ આ એક્યુમ્યુલેટર બીટ નંબર 3 હોવો જોઈએ તે ચકાસાયેલ છે અને તે પોર્ટ 1 બીટ નંબર 0 પર જવું જોઈએ પ્રોગ્રામ નો આ પાર્ટ તે કરી રહ્યો છે એક્યુમ્યુલેટર બીટ તપાસવામાં આવે અને જો તે 1 હોય તો તે L1 પર આવી રહ્યું છે તે પોર્ટ 1 નું આ LSB પોર્ટ 1 સેટ કરી રહ્યું છે જો તે સેટ ન હોય તો તે બીટ પોર્ટને ક્લીયર કરે છે અને તે જંપ કરી રહ્યો છે તેથી તે આ પોર્શન ને છોડી રહ્યો છે આટલું બધું થઈ ગયું છે અને પ્રોગ્રામનો નેક્સ્ટ પાર્ટ એ પોર્ટ 1 નું MSB રીડ કરવા માટે હતું અને પ્રથમ સ્ટેટમેંટ અનુસાર એક્યુમ્યુલેટરનું LSB સેટ કરવાનું હતું આ તે MSB ને નેક્સ્ટ બીટ તરીકે ગોઠવે છે તે આગળ નો પાર્ટ છે તે પોર્ટ 1 7 ની વેલ્યુ ને રીડ કરી રહ્યું છે આ ચોક્કસ બીટ જેને સેટ કરવામાં આવે તો તે આ L3 પર આવે છે જ્યાં તે આ એક્યુમલેટર ને LSB ને સેટ કરે છે અને જો બીટ સેટ કરેલ ન હોય તો તે એક્યુમલેટરના આ LSB માં એક્યુમલેટર a ને ક્લીયર કરી રહ્યું છે આ રીતે આ પ્રોગ્રામ નો ઉપયોગ આપણે પ્રોબ્લેમ માં જે પણ માંગ્યું છે તે જરૂરી કામ કરવા માટે કરી શકાય છે

હવે આપણે એક બીજો પ્રોગ્રામ જોઈશું આ પ્રોગ્રામ છે જે રીતે છે તે પોર્ટ 1 ના 4 LSB બિટ્સ ને ફોર્સફૂલી ટર્ન ઓફ કરશે 4 LSB ટર્ન ઓફ થવા જોઈએ તે પહેલો ભાગ છે અને પોર્ટ 2 ના MSB ના 2 બિટ્સ ચાલુ કરો અને પોર્ટ 3 ના તમામ બિટ્સને કોમ્પલીમેંટ બનાવો તેમના અગાઉના સેટિંગ ને ધ્યાનમાં લીધા વિના તે સેટિંગ્સને અન્યથા ડીસ્ટર્બ કરવું જોઈએ નહીં અને પોર્ટ 1 માટે જો આ 8 બીટ હોય તો તેનું કન્ફીગરેશન હોવું જોઈએ આ 4 લોવર બિટ્સ ટર્ન ઓફ થવા જોઈએ તેઓ ઓછામાં ઓછા 4 LSB બિટ્સ ટર્ન ઓફ થવા જોઈએ પછી MSB 4 બિટ્સ 1 હશે તેમની અગાઉની સેટિંગ ગમે તે હોય આ તમામ બિટ્સ 1 હોવા જોઈએ અને પોર્ટ 3 માટે તમામ બિટ્સ કોમ્પલીમેંટ છે તે બધા કોમ્પલીમેંટ છે તો આ આપણી પાસે જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે તેને 8051 સિંગલ લેંગ્વેજ માં કેવી રીતે સોલ્વ કરવું જેથી આપણે તેને આ રીતે કરી શકીએ તો પહેલા આપણે કહીએ છીએ MOV A0F0 અને પછી ANL P1A કરીશું જો આપણે તેમ કરીએ તો આ F0 સાથે શું થશે અને પોર્ટ 1 નું કન્ટેન્ટ સમાપ્ત થઈ જશે પોર્ટ 1 આ 1 હતો અને તે F0 સાથે સમાપ્ત થાય છે તેથી પોર્ટ 1 નું કન્ટેન્ટ ગમે તે હોય આ 4 બિટ્સ તે પરિણામ માં છે તેમ જ રહેશે આ બિટ્સ જેમ છે તેમ આવશે પરંતુ ઓછામાં ઓછા 4 LSB એ 0 બની જશે કારણ કે આ એક AND ઓપરેશન છે તેના દ્વારા આપણે આ કરી શકીએ છીએ તે પછી મારે આ સેટ કરવું પડશે આપણે પોર્ટ 2 ના 2 MSB બિટ્સ ચાલુ કરવા પડશે તે કેવી રીતે કરવું તે હેતુ માટે બીજો માસ્ક સેટ કરવો પડશે જેથી આપણે આ MOV A11000000b જેવો માસ્ક તૈયાર કરી શકીએ તે સરળતાથી સમજી શકાય તેવું છે તેથી આ એક બાઇનરી પેટર્ન છે તમે તે કહેવા માટે અંતમાં B લખી શકો છો MSB 2 બિટ્સ સેટ કરવાના છે તેના માટે આપણે જે ઓપરેશન કરવું છે તે OR લોજિકલ છે અને પછી P2 સાથે આપણે A નું લોજિકલ ઓરિંગ કરીએ છીએ અથવા લોજિકલ P2 A તે આ P2 ને A સાથે ઓરિંગ કરશે આ MSB 2 બિટ્સ તે રીતે સેટ થઈ જશે છેલ્લો પાર્ટ એ P3 ના તમામ બિટ્સ ને કોમ્પ્લીમેન્ટ બનાવવાનો છે તમે તેને આ રીતે કરી શકો છો અને તેને મૂવ કરો જેથી માસ્ક પેટર્ન બધી 1 હોવી જોઈએ MOV A 0FFX અને પછી આપણે A સાથે XRL P3 કરીએ જો તમે A સાથે XR લોજિકલ P3 કરો તો તમામ બિટ્સ xoring છે એટલે કે તે કોમ્પ્લીમેન્ટ હશે જો P3 એ કન્ટેન્ટ હોત તો તે કંઈક આના જેવું હતું 1 1 0 0 1 0 1 0 અને હવે એક રજિસ્ટર મારી પાસે 1 1 1 1 1 1 1 1 1 છે જો તમે બીટ વાઈઝ xoring કરો તો આ xoring મને પહેલો બીટ 1 આપશે બીજો બીટ મને 0 આપશે ત્રીજો બીટ મને 1 આપશે ચોથો બીટ મને 0 આપશે પાંચમો બીટ 1 આપશે છઠ્ઠો બીટ 1 આપશે સાતમો બીટ 0 અને આઠ આપશે બિટ્સ પણ 0 છે તમે જોશો કે આ વેલ્યુ એ આપણી પાસે અગાઉ જે છે તેના કોમ્પ્લીમેન્ટ છે કારણ કે xor ઓપરેશન તે હંમેશા 1 સાથે કોમ્પ્લીમેન્ટ xoring કરશે તે તમને હંમેશા કોમ્પ્લીમેન્ટ ઓપરેશન આપશે

આ રીતે આપણે બીટ મેનીપ્યુલેશન માટે પ્રોગ્રામ લખી શકીએ છીએ અને તમે આ બધી વસ્તુઓ કરી શકો છો અને સરળ બીટ મેનીપ્યુલેશન ઈન્સ્ટ્રકશન કરીને જેથી તમે આ પ્રકારનો પ્રોગ્રામ લખી શકો હવે આપણે એક પ્રોગ્રામ પર ધ્યાન આપીશું જે 8 બીટ ડેટા અને 1 સ્ટોપ બિટ ડેટા પર અને 9600 બૉડ રેટ સાથે હેલો સ્ટ્રિંગ ને કંટીન્યુલી ટ્રાન્સમીટ કરશે આ સેટિંગ છે તેથી તમે જુઓ કે આ માટે આ સીરીયલ ટ્રાન્સમિશન નો ઉપયોગ કરવો જરૂરી છે અને ટાઇમર્સ નો ઉપયોગ કરવો પડશે અને તમને યાદ છે કે 9600 બૉડ રેટ માં થશે આ પ્રોગ્રામિંગ TH રજિસ્ટર ને અનુરૂપ છે જેની કિંમત માઇનસ 3 છે જો તમે તેને TH રજિસ્ટર માં માઈનસ 3 અને પછી આ TMOD રજીસ્ટરમાં તે મુજબ મૂકો તો તે કંટ્રોલ વર્ડ્સ ને સેટ કરીને આપણે સીરીયલ ટ્રાન્સમિશન માટે આ ટ્રાન્સમિશનમાં માઈનસ 3 અને આ 9600 બૉડ રેટ પસંદ કરી શકીએ છીએ આપણે તે કરીશું અને આપણે આ કેવી રીતે કરી શકાય તે જોવાનો પ્રયાસ કરીશું તેથી પ્રથમ આપણે આ TMOD રજિસ્ટર ને ગોઠવીશું MOV TMOD20H તે આ TMOD રજિસ્ટર સેટ કરશે જેથી તમે મૂળભૂત રીતે તે ઓટો રીલોડ કરી શકો અને તે બધી વસ્તુઓ મોડ્સ અને અન્ય સેટિંગ્સ પણ કરી શકો આ મોડ ઓપરેશન માટે કાર્યરત રહેશે તે સીરીયલ ટ્રાન્સમિશન અને પછી આ TH1 માટે વાપરી શકાય છે તે આ ટાઈમર રજીસ્ટર 1 નો ઉપયોગ કરી રહ્યું છે TH1 તેને 3 સાથે લોડ કરશે આ રીતે તે માઈનસ 3 સાથે વેલ્યૂ TH 1 લોડ કરી રહ્યું છે તે ઓટો રીલોડ મોડ માં કાર્ય કરશે અને આ 9600 નો બૉડ રેટ જનરેટ કરશે તે ગણતરી આપણે અગાઉ ટાઈમર અને આ સીરીયલ ટ્રાન્સમિશન માં જોઈ ચૂક્યા છીએ પછી આગળનું કામ SCON રજિસ્ટર સેટ કરવાનું છે આ ચોક્કસ કિસ્સા માટે તમે શોધી શકો છો કે SCON સેટિંગ 50H હોવું જોઈએ યાદ રાખો કે આ SCON સેટિંગ છે આ બિટ્સ ની સંખ્યા 8 બીટ બાઈટ પછી 1 સ્ટોપ બીટ સેટ કરવા માટે હતું તેથી શું ત્યાં ગમે તે સ્પેસિફાઇડ છે 8 બીટ ડેટા 1 સ્ટોપ બીટ અને આ તમામ સેટિંગ્સ તેઓ 50 H માટે SCON સેટિંગ હશે પછી આપણે ટાઈમર ચાલુ કરવાનું છે આપણે કહીએ છીએ કે સેટ બીટ TR1 તેથી બીટ TR1 સેટ કરો અને તે ટાઈમર શરૂ કરશે જેથી હવે સીરીયલ ટ્રાન્સમિશન સક્ષમ છે અને હવે તે કરી શકશે જે આપણે કરવાનું છે અને આપણે ઈંડિવિડ્યુઅલ કેરેક્ટર્સ ને આ SBUF રજિસ્ટરમાં મૂકવા પડશે અને તે કેરેક્ટર્સ ટ્રાન્સમિટ કરવામાં આવશે આપણે જે પ્રથમ કેરેક્ટર માટે કરીએ છીએ તે હેલો માટે H છે જે આપણે સ્ટ્રીંગ હેલો ટ્રાન્સમિટ કરવા માંગીએ છીએ આપણે આવું ઇચ્છીએ છીએ અને તે આપણે કંટીન્યુલી કરવા માંગીએ છીએ તે કંટીન્યુલી સ્ટ્રીંગ હેલોને ટ્રાન્સમીટ કરશે MOV AH પછી આપણે સબરૂટિન સેન્ડ લખીએ છીએ જેનો ઉપયોગ પેટર્ન સેન્ડ કરવા માટે થાય છે અને તે સ્ટ્રીંગ કેરેક્ટર મોકલે છે ACALL સેન્ડ કરો આપણે તે કરીશું પછી અને આપણે H માટે પૂર્ણ કરીશું ને ત્યારબાદ E આવશે MOV AE અને પછી ACALL સેન્ડ કરો પછી H અને E પછી અન્ય ACALL H E L ને બીજો L સેન્ડ કરો move AL ACALL સેન્ડ કરો પછી હેલો પછી O કેરેક્ટર સેન્ડ કરવાનું રહેશે તેના માટે આપણે કહીએ છીએ કે O ACALL સેન્ડ કરો હવે મારે આખી વાતને રિપીટ કરવી પડશે હું SJMP L1 કહી શકું છું જેમાં L1 છે તે આ પોઈન્ટ થી ફરીથી MOV AH તરફ જવાનું શરૂ કરશે હવે રૂટિન ને સેન્ડ કરવા આપણે સેન્ડ રૂટિન લખવું પડશે સેન્ડ રૂટિન કંઈક આવું હશે અને જો આ મોકલો તો તે મૂવ કરવા જેવું છે તેથી જો સેન્ડ રૂટિન જરૂરી હોય તો તે કેરેક્ટર ને SBUF રજિસ્ટરમાં મૂવ કરવું જોઈએ MOV SBUFFA કરીએ તે SBUF તરફથી કરી રહ્યું છે અને પછી મારે જોવાનું છે કે ટ્રાન્સમિશન સમાપ્ત થયું કે નહીં આ TI ફ્લેગ છે અને જ્યારે ટ્રાન્સમિશન સમાપ્ત થાય ત્યારે તે રેઇઝ થાય છે તેથી જ્યાં સુધી TI ફ્લેગ JNB TIL2 રેઇઝ ન થાય ત્યાં સુધી મારે અહીં વેઇટ કરવી પડશે આ ટ્રાન્સમિશન સમાપ્ત થાય ત્યાં સુધી પ્રોગ્રામ ની અહીં રાહ જોવામાં આવશે અને પછી મારે આ TI ક્લિયર કરવું પડશે નહીં તો આગળનું કેરેક્ટર ટ્રાન્સમિશન પહેલેથી જ ટ્રાન્સમિટ થઈ ગયું હોય તેમ લેવામાં આવશે તેથી મારે પ્રોગ્રામ માંથી તે TI બીટ ક્લિયર કરવાની જરૂર છે અને પછી અહીંથી પાછા ફરો આ રીતે આપણી પાસે એક પ્રોગ્રામ હોઈ શકે છે જેના દ્વારા અમુક સ્ટ્રિંગ 8051 ની સીરીયલ લાઈનો પર ટ્રાન્સમિટ કરી શકાય છે અહીં આવશ્યક બાબત એ છે કે આ બોડ રેટ પસંદગી માટે પહેલા આ ટાઈમર સેટ કરવું પડશે પછી SCON રજિસ્ટર આ માટે બાઈટ ની સાઇઝ અને પછી તમે જે કેરેક્ટર્સ અથવા બાઈટ ટ્રાન્સમિટ કરવા માંગો છો તે અને તે વિશે સ્ટાર્ટ બીટ સ્ટોપ બીટ સેટ કરવું પડશે પછી આપણે આ પોઈન્ટ એ ટાઈમર શરૂ કરવું પડશે પછી ઈંડિવિડ્યુઅલ કેરેક્ટર ટ્રાન્સમિટ કરવા માટે અક્ષર છેલ્લે SBUF રજિસ્ટર પર આવવું જોઈએ અને તે કર્યા પછી SBUF માં લખ્યા પછી ટ્રાન્સમિશન તરત જ શરૂ થાય છે આપણે આ ટ્રાન્સમિટ ઇન્ટરપ્ટ ફ્લેગ 1 તૈયાર થવા માટે રાહ જોવી પડશે અને જ્યાં સુધી તે 1 ન બને ત્યાં સુધી કેરેક્ટર હજુ સુધી સંપૂર્ણ રીતે ટ્રાન્સમિટ થયું નથી તેથી આપણે અહીં રાહ જોવી પડશે અને એકવાર તે થઈ જાય પછી આપણે આ TI બીટને ક્લિયર કરીએ છીએ અને પછી આપણે પાછા આવી શકીએ છીએ તો આ યાદ રાખવા જેવી બાબતો છે